ચાલો વધુ કેટલીક બાબતો તપાસીએ કે જે આપણી સાંવેગિક અભિવ્યક્તિનું માપન કરે છે જેમ કે મને જ્યારે મદદની જરૂર હોય ત્યારે અન્યો પાસેથી મદદ માંગવામાં તકલીફ પડે છે આ બાબત એવી છે જેનો ઊલટ પ્રાપ્તાંક છે જો વ્યક્તિ આમાં ઊંચો પ્રાપ્તાંક મેળવે છે તો તેનો અર્થ એ થયો કે તેનો પ્રાપ્તાંક શૂન્ય હશે તે જે બાબત વિશે જણાવી રહી છે તે તેને ઘણી સારી રીતે લાગુ પડે છે તેનો અર્થ એ થયો કે અન્યો સાથે આંતરક્રિયા કરતી વખતે સાંવેગિક અભિવ્યક્તિની બાબતમાં તે નિમ્ન છે હું તેમની લાગણી સમજી શકું છું તે દર્શાવે છે કે બીજાની લાગણી પ્રત્યે તમે સભાન છો તો આ વિધેયાત્મક બાબત છે અને આના પરનો ઉચ્ચ પ્રાપ્તાંક એમ સમજાવે છે કે તમે સાંવેગિક અભિવ્યક્તિ કરવામાં વધુ સારા છો મારા સમકક્ષ સાથીમિત્રો સામે હું મૂર્ખ ન દેખાઈ જાઉં તે માટે હું કંઈ પણ કરીશ આને તમે અતિશયોક્તિ કહેશો લોકો પોતાની સારી છબિનું પ્રક્ષેપણ કરવા માટે ઘણા પ્રદર્શનનો પ્રયત્ન કરે છે પણ આ પ્રક્રિયામાં તેઓ પોતાની જાતને જ મૂર્ખ બનાવે છે તેથી જે વ્યક્તિ પોતાની જાત પ્રત્યે સચ્ચાઈ ધરાવે છે અને પોતાની ખરેખરી જાતનું જ પ્રક્ષેપણ કરે છે તે બાહ્ય રીતે પોતાની જાત પ્રત્યે ખરી ના હોય તે વ્યક્તિ કરતાં વધુ સારી હોવાની સંભાવના ધરાવે છે તો આ માપન દ્વારા આ પ્રાપ્તાંક મળે છે તેમાં જો 0 થી 12 ની શ્રેણી વચ્ચેનો પ્રાપ્તાંક હશે તો તેને સાવધાની કહીશું બીજી કક્ષા 13 થી 16 વચ્ચેની છે જે સંવેદનશીલ બતાવે છે 17 થી 19 નિપુણ અથવા સરેરાશ દર્શાવે છે 20 થી 27 વચ્ચેનો પ્રાપ્તાંક મહત્તમ દર્શાવે છે ઉદાહરણ તરીકે તમે કહી શકો કે પ્રાપ્તાંક 10 12 16 19 27 છે કોઈ વ્યક્તિ પોતાનાં સ્વ વિશ્લેષણ અથવા પોતાના સંવેગોની સભાનતા માટે ઊંચો પ્રાપ્તાંક મેળવે તો પણ આ સાંવેગિક સ્વ સભાનતામાં સાંવેગિક અભિવ્યક્તિ અને અન્યોના સંવેગો પ્રત્યેની સભાનતાનો સમાવેશ થવો જોઇએ એવી શક્યતા રહેલી છે કે કોઈ વ્યક્તિ એક બાબતમાં સારી હોઈ શકે તો બીજામાં સરેરાશ હોઈ શકે અને વળી અન્ય પરિમાણમાં ઉચ્ચ હોઈ શકે તેથી આ પરિમાણ પર તેના ગુણ સુધાર માટેનો અવકાશ રહેલો છે તેથી વ્યક્તિની સ્વ સભાનતા 'નિપુણ કે 'નિપુણ થી નીચે છે પણ તે ચોકસાઈથી અભિવ્યક્તિ કરે છે તેથી તેની તે સભાનતા ઊંચી છે તેથી ગ્રાફઆલેખ પણ આ પ્રકારનો બનશે તેથી અહીં વ્યક્તિએ તેની સ્વ સભાનતા તરફ ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ એવા લોકો હોય છે કે જે આ બાબતમાં ઉચ્ચ તો પેલી બાબતમાં નિમ્ન પ્રાપ્તાંક મેળવે છે એવા લોકો હોય છે કે જેને આપણે અન્યોના સંવેગો પ્રત્યેની સભાનતા કહીએ છીએ તેવી કોઈ પણ દરકાર કરતા નથી કેટલાક એકદમ સીધા લોકો હોય છે કે જે ચોકસાઈપૂર્વક સમજે છે અને અન્યોની સન્મુખ ચોકસાઈપૂર્વક અભિવ્યક્તિ પણ કરે છે પણ ઘણીવાર એવું બને છે કે લોકો આવી વ્યક્તિઓની કદર કરતા નથી કારણ કે તેઓ સીધેસીધું મોઢાં પર બોલી દેનારા હોય છે તેઓ કહેશે કે આ માણસ તો બહુ જ કઠોર અને કપરો છે એ બીજાની સંભાળ રાખતો નથી કેટલીક વખત તમારી જાત સાથે સચ્ચાઈ દાખવવી તે જીવનમાં ખૂબ કપરી કામગીરી છે તમે જીવનનું સત્ય અભિવ્યક્ત કરી રહ્યા છો પણ બીજા એ પસંદ કરતા નથી કારણ કે તેઓ આનાથી દુભાઈ જાય છે કારણ કે તે તેમની વાસ્તવિક પ્રોફાઈલ હોતી નથી પણ તમે કોઈ રીતે ખોટા નથી પણ ધીમે ધીમે તમે આ બાબત પર વધુ લક્ષ આપશો તો કદાચ તમે પણ તેમની ઇચ્છિત અભિવ્યક્તિ અનુસારના બની જઈ શકો તો આવી રીતે સાંવેગિક સાક્ષરતાનું માપન અને વિશ્લેષણ કરવામાં આવે છે અને તેના અર્થઘટનની આપણે ચર્ચા કરી ચાલો જોઈએ સાંવેગિક બુદ્ધિ અને સમાનુભૂતિ વચ્ચે શો સંબંધ રહેલો છે આ માટે મનોવિજ્ઞાનના સાહિત્યમાં ઘણી બધી પ્રયુક્તિઓ અને ઉપકરણો છે આવી એક કસોટી તે ઇક્યુ છે જેને એમ્પથિ ક્વોશન્ટ એટલે કે સમાનુભૂતિ આંક પણ કહેવામાં આવે છે આ સ્કેલનો ઉપયોગ કરીને તમે બીજાની સમાનુભૂતિને જાણી શકો છો તેનું માપન કરી શકો છો આ સ્કેલ સંપૂર્ણ સંમત થી સંપૂર્ણ અસંમત પર આધારિત છે તમે જાણો છો તેમ સ્કેલમાં પણ ઊલટ પ્રાપ્તાંકવાળી નિષેધાત્મક બાબતો છે આમ આ સ્કેલમાં આઠ બાબતો છે સમાનુભૂતિનો બીજો એક નાનો સ્કેલ પણ ઉપલબ્ધ છે જેનો પણ લોકો ઉપયોગ કરી શકે છે આ સ્કેલને ઇન્ટરનેશનલ રિએક્ટિવિટી ઈન્ડેક્સ કહેવામાં આવે છે લોકોએ જ્યારે સમાનુભૂતિની નિસબતને તપાસવાનો પ્રયાસ કર્યો ત્યારે સંદર્ભમાં આવે છે ડેવિડ એમ જેણે આ સ્કેલ તૈયાર કર્યો અને વર્ષ 1980 માં પ્રકાશિત કર્યો આ સ્કેલને સમાનુભૂતિની વૈયક્તિક ભિન્નતાનો બહુપરિમાણીય અભિગમ કહેવામાં આવે છે આમ મુખ્યતઃ વ્યાખ્યાયિત કરતાં સમાનુભૂતિ એ બીજું કંઈ નહીં પણ એક વ્યક્તિની બીજી વ્યક્તિના અનુભવના નિરીક્ષણ ઉપરની પ્રતિક્રિયા છે તેને એમ પણ વ્યાખ્યાયિત કરી શકાય કે તે એક પ્રકારની સામાજિક નિસ્બત એક પ્રકારની સામાજિક સંભાળ છે આ કસોટી 28 બાબતોનો સમાવેશ કરે છે તેના જવાબ મારા વિશે સારી રીતે વિગતવર્ણન કરતી નથી" થી માંડી મારા વિશે સારી રીતે વિગતવર્ણન કરે છે ની શ્રેણીમાં સ્કેલ પર પાંચ બિન્દુના દર પર રહેલા છે આમ આ સ્કેલ 4 અગત્યનાં પરિમાણનું માપન કરે છે તેમાંથી એકને પર્સ્પેક્ટિવ ટેકિંગ કહેવામાં આવે છે પર્સ્પેક્ટિવ ટેકિંગ તે બીજું કંઈ નહીં પણ અન્યના મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણને સ્વયંસ્ફુરિત અપનાવવાનું વલણ બીજું પરિમાણ કલ્પના છે તેમાં પ્રતિભાવકોને કોઈ પુસ્તક ચલચિત્રના કાલ્પનિક પાત્ર કે કોઈ સ્થળ સાથે સંકળાયેલ દાખલા તરીકે જુરાસિક પાર્કના ડાયનોસોર વિશે વિચારીને તેની લાગણીઓ અને કાર્યોમાં કાલ્પનિક રીતે પોતાની જાતને પ્રત્યારોપિત કરવાનું કહેવામાં આવે છે આમાં તમે કલ્પના કરો છો જેમ કે ભારતમાં ખૂબ જ પ્રખ્યાત રિયાલિટી શૉ કૌન બનેગા કરોડપતિ ચાલી રહ્યો છે લોકો કલ્પના કરે છે કે તેમાં કોણ લાખોપતિ કે કરોડપતિ બનશે કોણ અમિતાભ બચ્ચન સામે ખુરશીમાં બેસશે અને તેની સાથે હસ્તધૂનન કરશે તો આ કલ્પના કરવાનું વલણ છે ત્યાર પછી ત્રીજું પરિમાણ તે સમાનુભૂતિની નિસ્બત અને ચોથું તે અંગત મનોવ્યથા સમાનુભૂતિની નિસ્બત એ બીજા પ્રત્યેની સહાનુભૂતિ અને કમનસીબો પ્રત્યેની તમારી નિસ્બતનું માપન કરે છે જેમ કે ખૂબ જ અનિચ્છનીય ઘટના બની હોય અને તમે તેના સાક્ષી હો તો તમે તે ઘટના પ્રત્યે કેવી લાગણી અભિવ્યક્ત કરશો આપણે તેને કમનસીબો પ્રત્યેની નિસ્બત કહી શકીએ આ ખૂબ જ અગત્યનું પરિમાણ છે કે જે વ્યક્તિની સમાનુભૂતિ સંબંધી પ્રશ્નો સાથે લાગે વળગે છે આ સ્કેલ વ્યક્તિની અંગત મનોવ્યથાનું પણ માપન કરે છે અને જો તમે આ ચારેય પરિમાણોનું મૂલ્યાંકન કરો તો તમે સહેલાઈથી લોકોનું માપન કરી શકો કયા લોકો સમાનુભૂતિની ઉચ્ચ કક્ષાએ છે તેમનું અંગત મનોવ્યથાનું સ્તર કેટલું છે તેમનું પર્સ્પેક્ટિવ ટેકિંગ શું છે તેમનામાં ક્યા સ્તરની કલ્પના છે ટૂંકમાં જણાવું તો આ કસોટી એવા કેટલાક વિધાનો ધરાવે છે જે વિવિધ પરિસ્થિતિમાં વિચારો અને લાગણીઓને તપાસે છે દરેક બાબત માટે તે તમારા અંગેનું કેટલી સારી રીતે વિગતવર્ણન કરે છે તે સ્કેલના યોગ્ય અક્ષરને પસંદ કરીને દર્શાવવાનું હોય છે દાખલા તરીકે ABCD અહીં ABCDE લખેલું છે જ્યારે તમે જવાબ નિશ્ચિત કરી લીધેલો હોય તો તે બાબતની બાજુમાં રહેલ અક્ષરને તમારા જવાબ તરીકે પસંદ કરો તમારો જવાબ શક્ય તેટલો પ્રામાણિકતાપૂર્વક આપતાં પહેલાં દરેક બાબત કાળજીપૂર્વક વાંચો તો આવી રીતે આ સ્કેલ A થી શરૂ કરીને E સુધીનો છે A એટલે આ બાબત તમે જેવી વ્યક્તિ છો તે પ્રકારનું વિગતવર્ણન કરતી નથી અને જો તમે E પસંદ કરો છો તો તેનો અર્થ એ થયો કે આ તમારું ઘણી સારી રીતે વિગતવર્ણન કરે છે દાખલા તરીકે સમાનુભૂતિની નિસ્બત માટેનું એક ઉદાહરણ લઈએ મારાથી ઓછા ભાગ્યશાળી લોકો પ્રત્યે મને વારંવાર કોમળ લાગણીઓની નિસ્બત અનુભવાય છે તો આનો અર્થ શું થાય આ વ્યક્તિની સમાનુભૂતિની નિસ્બતનું માપન કરતી વિધેયાત્મક બાબત છે જો વ્યક્તિ એમ કહે કે મારાથી ઓછા ભાગ્યશાળી લોકો પ્રત્યે મને વારંવાર કોમળ લાગણીઓની નિસબત અનુભવાય છે તો તેનો અર્થ એમ થયો કે તમે તમારાથી ઉતરતા હોય તેવા લોકો પ્રત્યે સહાનુભૂતિની નિસ્બત ધરાવો છો તમારા કરતાં ઓછા ભાગ્યશાળી વ્યક્તિઓ પ્રત્યે લાગણીની બાબતમાં જો તમે કહો કે કોણ વધુ ભાગ્યશાળી છે એનો અર્થ એમ થાય કે તમે ચોકસાઈપૂર્વક કહી શકતા નથી કે તેઓ કમનસીબ છે પણ તેઓ તમારા જેટલા ભાગ્યશાળી નથી તેથી તમે ઇચ્છો છો કે તેઓ તમારા કરતાં વધુ સારી સ્થિતિમાં હોઈ શકે આમ આ મુખ્ય નિસ્બત છે જેનું આ બાબત માપન કરે છે ક્રમાંક 4 પરની બાબત એમ જણાવે છે કે લોકો જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે કેટલીક વાર હું ખૂબ દિલગીરી અનુભવતોઅનુભવતી નથી તે બતાવે છે કે બીજાની મુશ્કેલીઓ પ્રત્યે તમે કોઈ પણ નિસ્બત અભિવ્યક્ત કરતા નથી કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે સામાન્ય રીતે માનવ તરીકે આપણે કેટલીક માનવીય નિસ્બત અભિવ્યક્ત કરીએ છીએ પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે જેઓ અન્યોની મુશ્કેલીઓ પ્રત્યે કોઈ પણ પ્રકારની કાળજી કે નિસ્બત અભિવ્યક્ત કરતા નથી તો આ એમ દર્શાવે છે કે અન્ય પ્રત્યે તમારી સમાનુભૂતિની નિસ્બત ખૂબ જ નિમ્ન છે તો અહીં તમારો પ્રાપ્તાંક ખૂબ જ નિમ્ન થશે આગળ વધતાં વધુ એક બાબત તપાસીએ કે જે સમાનુભૂતિની નિસ્બતનું વિધેયાત્મક માપન કરે છે

આથી અહીં શું થાય છે જ્યારે મને લાગે છે કે કોઈ મારો લાભ ઉઠાવી જાય છે હું તેમનાથી રક્ષિત રહેવાનું ઈચ્છું છું તમને એવું લાગે છે કે તમને કોઈ ગંભીરતાથી નથી લઈ રહ્યું ઘણીવાર એવું થાય છે ગઈ કાલે જ હું મારા વિદ્યાર્થીઓને સલાહ આપી રહ્યો હતો કે હું મૈત્રીપૂર્ણ છું પણ હું તમારો મિત્ર નથી તો આનો અર્થ શું થાય છે અંગ્રેજીમાં એવી કહેવત છે કે ફેમિલિયારિટી બ્રીડ્સ કોન્ટેમ્પ્ટ એટલે કે નિકટતા તિરસ્કાર જન્માવે છે એટલે કે તમે વધુ જાણીતા થાઓ લોકો વધુ ને વધુ બેદરકાર અને બેકાળજીભર્યું વર્તન કરે છે તેઓ તમારી નિકટ હોવાનો ફાયદો ઉઠાવે છે એક બાજુ આપણે નિકટતાને વ્યક્તિની સમાનુભૂતિની નિસ્બતનો સંકેત ગણીએ છીએ પરંતુ કેટલીક વખતે નિસ્બત દેખાડવી તે ખોટું વલણ દર્શાવે છે કેટલીક વાર લોકો આ બાબતનો ઉપયોગ કરી લેવા માંગતા હોય છે દરેક વ્યક્તિએ ભેદરેખા દોરવી જોઈએ તમે મૈત્રીપૂર્ણ છો ઘણું સારું છે પરંતુ જે પળે તમે મિત્ર તરીકે વર્તવા લાગો છો લોકો આનો દુરૂપયોગ કરી જુદું જ વર્તન કરે છે આથી જ કેટલીક વાર લોકો કહે છે મને લાગે છે કે લોકો મારો લાભ ઉઠાવી રહ્યા છે હું તેમનાથી રક્ષિત રહેવાનું ઈચ્છું છું તો તમારે તેમને કહેવું જોઈએ કે ના આમ ના કરશો મને તમારા પ્રત્યે નિસ્બત છે તેનો અર્થ એ નહીં કે તમે મારી સાથે ગેરવર્તણૂક કરવાનું શરૂ કરી દો હું તમારી સંભાળ લઉં છું તેનો અર્થ એ નથી કે તમે મારા પર પૂરો બોજ નાખી દો આને જ આપણે સંજ્ઞાનાત્મક સમાનુભૂતિ કહીએ છીએ સમાનુભૂતિના બે પ્રકાર છે ભાવનાત્મક સમાનુભૂતિ અને સંજ્ઞાનાત્મક સમાનુભૂતિ પહેલો પ્રકાર સંવેગાત્મક છે જ્યારે બીજો પ્રકાર બૌદ્ધિક છે બંને વચ્ચેનો આ તફાવત છે પરંતુ બંને એકમેકની સાથે જ રહેવા જોઈએ આગળ વધીએ તો અહીં વધુ એક બાબત છે જે આ સ્કેલ પરની સૂચિમાં છે જેને આપણે અન્ય લોકો તરીકે ઓળખીએ છીએ અન્ય લોકોનું દુર્ભાગ્ય મને ઘણે અંશે વિક્ષેપિત કરતું નથી તેનો અર્થ એ થયો કે તમે બીજા લોકોના દુર્ભાગ્યની નોંધ લેતા નથી તમને બીજા લોકો પ્રત્યે કોઇ નિસબત નથી આથી હકીકતે અહીં ઊંચો પ્રાપ્તાંક મેળવનારા લોકો ઓછી સમાનુભૂતિ ધરાવે છે આમ આ સ્કેલ પરથી તમે કહી શકો કે આ બાબત શા માટે નિષેધાત્મક રહે છે કારણ કે તે બાબતોનો સ્પષ્ટ પ્રાપ્તાંક છે આના પર ઊંચો પ્રાપ્તાંક મેળવતી વ્યક્તિ સમાનુભૂતિની નિમ્ન કક્ષા ધરાવે છે કેટલીક એવી બાબતો છે જે અન્યો પ્રત્યેની સમાનુભૂતિની નિસ્બત દર્શાવે છે તમે આ કસોટીને ધ્યાનપૂર્વક જોશો તો તે આ સ્કેલના અન્ય પરિમાણ જેમ કે પર્સ્પેક્ટિવ ટેકિંગ એટલે કે બીજાના મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણને સ્વયંસ્ફુરિત અપનાવવાના વલણનો પણ નિર્દેશ કરે છે જ્યારે અન્ય કોઈ વ્યક્તિ ચોક્કસ વિચારો રજૂ કરે છે ત્યારે તમે તેને સ્વીકારો છો કે નકારો છો આમ આ કસોટી આવી રીતે કાર્ય કરે છે ઉદાહરણ તરીકે તે આંખ ઉઘાડી દે તેવી રીતે અંગત મનોવ્યથા દર્શાવે છે હું આ અભ્યાસક્રમના તમામ વિદ્યાર્થીઓ અને સહભાગીઓને સલાહ આપીશ કે સમગ્ર હાર્દ સુધી જાઓ શરૂઆતથી 1234 એમ પૂરેપૂરી કસોટી આપો તો આ કસોટી તેની બાબતો માટેના સમય અને પ્રયત્નોના સંદર્ભે બહુ લાંબી નથી આમાંથી પસાર થયા પછી તમને ચાર કક્ષાઓમાં પ્રાપ્તાંક મળશે એક કક્ષા તે પીટી છે કૌંસમાં પીટી તરીકે દર્શાવેલ બધી જ બાબતો પરસ્પેક્ટિવ ટેકિંગ સ્કેલ છે એફએસ એ ફેન્ટસી કાલ્પનિક સ્કેલ છે ઇસી એ એમ્પથેટિક સમાનુભૂતિ સ્કેલ અને પીડી એ પર્સનલ ડિસ્ટ્રેસ અંગત મનોવ્યથા છે તમે બાબતને જેવો પ્રતિભાવ આપો છો તે પ્રમાણે પ્રાપ્તાંક મળે છે A માટે 0 છે B માટે 1 C માટે 2 D માટે 3 અને E માટે 4 નિષેધાત્મક બાબતના કિસ્સામાં 0 ને માટે 4 અને 4 ને બદલે 0 રહેશે આમ આવી બાબતમાં 4 3 2 1 0 એમ ગણાશે જેને આપણે ઊલટ પ્રાપ્તાંક કહીએ છીએ તમે આ કસોટી આપી શકો પછી તમે તમારા પીડી અંગત મનોવ્યથા પ્રાપ્તાંકને તમારી સમાનુભૂતિની નિસ્બત સાથે સરખાવી શકો પરંતુ સામાન્ય રીતે આપણે જોયું છે કે પીડી એટલે કે અંગત મનોવ્યથા અને સમાનુભૂતિની નિસ્બત વચ્ચે નિષેધાત્મક સહસંબંધ છે સમાનુભૂતિની નિસ્બત ધરાવતા લોકો ઓછા તણાવનો અનુભવ કરે છે પરંતુ ઘણી વખત આપણે જોઈએ છીએ તેમ અને રિસોર્સ મોડલ સિધ્ધાંત અનુસાર જો તમારી અંદર વધુ બૌદ્ધિક અને સાંવેગિક ઊર્જા હશે તો તમે વધુ તણાવ ધરાવશો તેથી આવા કિસ્સામાં ઊંચી સમાનુભૂતિ ધરાવનાર વ્યક્તિ ઉચ્ચ સ્તરનો તણાવ અનુભવશે આવા કિસ્સામાં સમાનુભૂતિની નિસ્બત અને અંગત મનોવ્યથાની વચ્ચે ઊંચો વિધેયાત્મક સહસંબંધ હશે ઉદાહરણ તરીકે મનોભારયુક્ત સાંવેગિક પરિસ્થિતિનો મને ડર લાગે છે પરંતુ સમાનુભૂતિ ધરાવતી વ્યક્તિ ડરશે નહિ તેથી આ વિધેયાત્મક બાબત છે સમાનુભૂતિની નિસ્બત ધરાવતા લોકો આ બાબત માટે નિમ્ન પ્રાપ્તાંક મેળવશે હું સામાન્ય રીતે કટોકટી સાથે ઘણી અસરકારક રીતે કામ પાર પાડી શકું છું આ નિષેધાત્મક બાબત છે જો તમે ઊંચો પ્રાપ્તાંક મેળવો છો તો એનો અર્થ એ થયો કે તમારી અંગત મનોવ્યથા ઓછી છે હું સામાન્ય રીતે કટોકટી સાથે કામ પાર પાડવામાં અસરકારક છું હું જે કંઈ જોઉં છું તેની મારા પર ઘણી અસર થાય છે ઉદાહરણ તરીકે તમે એમ કહો કે હું જે કંઈ જોઉં છું તેની મારા પર ઘણી અસર થાય છે પરંતુ હું કટોકટી સાથે ઘણી અસરકારક રીતે કામ પાર પાડી શકું છું આમ અહીં એક અંગત મનોવ્યથા છે અને બીજું સમાનુભૂતિની નિસ્બત તેથી જ હું માનું છું કે ઊંચી સમાનુભૂતિની નિસબત ધરાવતી વ્યક્તિ બંને રીતે ઊંચો પ્રાપ્તાંક મેળવશે જો તમે આઈઇ એટલે કે સમાનુભૂતિના પરિરૂપમાં જુઓ તો આ બાબત આ પ્રમાણે છે હવે સમાનુભૂતિને આપણે ભાવનાત્મક અને સંજ્ઞાનાત્મક એમ બે પ્રકારે જાણીએ છીએ આ ચર્ચા પરથી મને એમ લાગે છે કે સમાનુભૂતિ તે થોડે કે ઘણે અંશે સાંવેગિક સાક્ષરતા સાથે જાય છે બરાબર ને સાંવેગિક સાક્ષરતા એટલે કે જે લોકો પોતાના સંવેગોને સારી રીતે અભિવ્યક્ત કરી શકે છે તે ખરેખર સારી રીતે સમાનુભૂતિની નિસ્બત ધરાવતા હોય છે આથી જ સાંવેગિક બુદ્ધિના પ્રોફાઇલમાં ઊંચું સ્તર ધરાવતા લોકો તેમના જીવનમાં સમાનુભૂતિનું ઊંચું સ્તર દર્શાવે છે આ બાબત તેમના અંગત અને વ્યાવસાયિક બંને ક્ષેત્રોની પ્રવૃત્તિઓમાં સારું પરિણામ લાવનાર છે પરંતુ શું સાંવેગિક બુદ્ધિ વ્યક્તિમાં આશાવાદ વિકસાવી શકે કેટલાક મનોવિજ્ઞાનીઓ સાંવેગિક બુદ્ધિને આશાવાદના પરિરૂપમાં સાંવેગિક અથવા સાંવેગિક મૂલ્યો અને માન્યતાઓનાં પરિરૂપમાં જુએ છે જેમ કે જો તમે કૂપર અને સાવાફના પરિરૂપને જુઓ તો તેઓ આશાવાદ પ્રતિરોધ ક્ષમતા સર્જનાત્મક દૃષ્ટિકોણ વિશે ચર્ચા કરે છે આ કેટલા ઇક્યુ માન્યતાઓ અને મૂલ્યો છે હા આ કેટલાક ઇક્યુ મૂલ્યો છે જેની પછીથી વિગતે ચર્ચા કરીશું પરંતુ તમને આશાવાદનો ચોકસાઈપૂર્વકનો નિશ્ચિત ખ્યાલ આપું તો આપણે જોયું છે તેમ સાંવેગિક બુદ્ધિ આશાવાદ અને દૃષ્ટિકોણને સુદ્રઢ કરે છે દૃષ્ટિકોણ અને આશાવાદ બંને એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવે છે આપણે જોયું છે કે જેઓ આશા પ્રતિરોધ ક્ષમતા અને દૃષ્ટિકોણના લક્ષણો ધરાવે છે તેઓ આશાવાદ માટે ઊંચો પ્રાપ્તાંક મેળવે છે તેથી જેમની પાસે અસ્તિત્વ ટકાવી રાખવાનું કૌશલ્ય છે તેઓ વધુ સારા લોકો છે તમે જાણો છો તેમ બેરોનનું અનુકૂલનનું પરિરૂપ છે જે લોકો નવી પરિસ્થિતિમાં કોઈ પણ પરિસ્થિતિમાં સારું અનુકૂલન સાધી શકે છે તેઓ જ્યાં પણ જાય છે ત્યાં ઝડપથી અનુકૂલન સાધી શકે છે તેઓ બીજા કરતાં અસ્તિત્વ ટકાવી રાખવાની વધુ સંભાવના ધરાવે છે તો આ કેટલીક એવી લાક્ષણિકતાઓ છે જે વ્યક્તિના આશાવાદને સુદ્રઢ કરવાની સંભાવના ધરાવે છે આવા લોકો ઝડપથી હતાશ થઇ જતા નથી તેથી આશાવાદ એમ પણ દર્શાવે છે કે વિજેતાઓ છોડી દેનાર હોતા નથી તેઓ તરત જ છોડી દેતા નથી વિજેતાઓ સહેલાઈથી છોડી દેતા નથી તેઓ અંત સુધી લડાઈ આપી શકે છે અડગતા પણ ખૂબ મહત્વની છે અડગતા તે સાતત્યપૂર્ણ પ્રયત્નોનું લક્ષણ છે તો આ કેટલાક એવા ક્ષેત્રો છે જ્યાં વ્યક્તિએ પોતાના આશાવાદના પ્રોફાઇલમાં વૃદ્ધિ કરવા માટે કાર્યરત થવું જોઈએ પરંતુ આપણે જોયું છે કે ઇઆઈ પર ઉચ્ચ સ્તરે રહેલા લોકો ઉદાહરણ તરીકે અનુકૂલન પ્રતિરોધ ક્ષમતા અને સાંવેગિક સાક્ષરતામાં પણ ઉચ્ચ સ્તરે હોય છે તેથી આવા લોકો આશાવાદમાં પણ ઊંચા સ્તરની સંભાવના ધરાવે છે તો આશાવાદ અને દ્રષ્ટિકોણ એકબીજા સાથે કેવી રીતે વિધેયાત્મક સહસંબંધ ધરાવે છે તે માટે ચાલો દૃષ્ટિકોણની કેટલીક બાબતો ઉપર નજર કરીએ હું દરેક બાબતની ઉજળી બાજુ જોઉં છું જે લોકો ખરેખર આશાવાદી છે તેઓ ઝડપથી છોડી દેતા નથી તેથી તેઓ હંમેશા સર્જનાત્મક આશાવાદી વ્યવસાયો જેવા કે વિજ્ઞાન ઇજનેરી ઉદ્યોગસાહસિકતાને શોધે છે આ કેટલાક એવા વ્યવસાય છે કે જેમાં લોકોને ઘણી બધી અડગતા ખંત અને સાતત્યપૂર્ણ કાર્ય કરવાની જરૂર પડે છે તેઓ ઝડપથી છોડી દેતા નથી તેમને ઇઆઇના ઊંચા સ્તરની જરૂર પડે છે આથી અહીં ઇઆઈની સૌથી વધુ અગત્ય છે તેમની સર્વાધિક સર્જનાત્મક સંભાવનાઓ જેટલી જ ઇઆઈની જરૂર છે તેથી જ હું મારા વર્ગમાં હંમેશા કહું છું કે હું સૌથી વધુ ટેકનોલોજીયુક્ત માનસ સાથે કામ કરું છું અને તેમની ઉદ્યોગસાહસિક પદ્ધતિને જોઉં છું હું હંમેશા તેમની સર્જનાત્મક સંભાવનાઓને વિવિધ પ્રકારે સાંવેગિક બુદ્ધિના સ્વાધ્યાય આપીને ઉઘાડ આપવાને ઉત્તેજન આપું છું બીજી બાબત તરફ પાછા ફરતાં હું મારા જીવનને ચાહું છું આ પોતે જ તમારી અસ્તિત્વ ટકાવી રાખવાની વ્રુત્તિનો નિર્દેશ કરે છે તમે છોડી દેવા માંગતા નથી આપનો ખૂબ ખૂબ આભાર